આ કોર્સનું આ વિશિષ્ટ મોડ્યુલ આઈ ટી અને ઉદ્યોગ 4 0 પરના વિશ્લેષણો અને ડેટા મેનેજમેન્ટ પર કેન્દ્રિત છે ખાસ કરીને આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે પ્રાપ્ત થયેલા ડેટાનું વિશ્લેષણ કેવી રીતે કરવું તે વિશેના કેટલાક પ્રારંભિક વિચારોને જાણવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ પહેલાનાં પ્રવચનોમાં આપણે જોયું છે કે આઈ ટી આધારિત સિસ્ટમો ઘણાં બધા ડેટા પેદા કરે છે અને આમાંથી કેટલાક ડેટાની વહેલી તકે અથવા ઉત્પન્ન સ્થળે શક્ય તેટલી નજીકથી પ્રક્રિયા કરવી પડશે અને બાકીના ડેટા પછીના તબક્કે આગળની પ્રક્રિયા માટે પાછળથી મોકલી શકાય છે પરંતુ ડેટાનું વિશ્લેષણ ખૂબ મહત્વનું છે કારણ કે અન્યથા આ વિવિધ ઔદ્યોગિક મશીનરીને વધુ ચતુર બનાવવા માટે જુદા જુદા સેન્સર અને એકયુએટર્સ સ્થાપિત કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી તેથી હું જેના પર પર ભાર મૂકવા માંગું છું તે એ છે કે આપણે વિશ્લેષણોના સંદર્ભમાં વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે તે સમજવાની જરૂર છે તેથી ચાલો પહેલા આપણે અંતિમ સાધનો અંતિમ ઉપકરણો અને તેથી આગળ શું ચાલે છે તેના પુનરાવર્તનથી પ્રારંભ કરીએ આ અંતિમ ઉપકરણો જુદા જુદા સ્માર્ટ સેન્સર્સથી સજ્જ છે આ સ્માર્ટ સેન્સર્સ મૂળભૂત રીતે સેન્સ કરે છે અને તેઓ ડેટા પેદા કરે છે તેથી જો આપણે તેને સેન્સિંગ કહીએ છીએ સેન્સર્સને બદલે મને લાગે છે કે તે વધુ યોગ્ય રહેશે તેથી આપણે સેન્સિંગના તબક્કાથી પ્રારંભ કરીએ છીએ સેન્સિંગથી આપણે નેટવર્ક પર ડેટા મોકલવો પડશે તેથી ચાલો હું તેને કનેક્ટિવિટી કહું છું તેથી કનેક્ટિવિટી અને પાછલા મોડ્યુલમાં આપણે કનેક્ટિવિટીની વિવિધ શક્યતાઓ વિશે ઘણું જોયું હતું તેનો અર્થ એ કે કમ્યુનિકેશન પ્રોટોકોલ્સ નેટવર્ક ટોપોલોજીઓ અને તેથી વધુ આગળ અને આગળ વિશે વાત કરવી જોઈએ તે પછી નેટવર્ક પર મોકલેલા ડેટાની પ્રક્રિયા કરવી પડશે તેનો અર્થ છે ગણતરી અને મોટાભાગના ઔદ્યોગિક એપ્લિકેશનોમાં આ પ્રક્રિયાના આધારે ડેટાના ઉત્પત્તિના પ્રાપ્તિસ્થાનોને સંકેતો પાછા આપવા માટે ફીડબેક કંટ્રોલ બનાવવું પડશે આનો અર્થ એ કે આ મશીનરી સેન્સરથી સજ્જ છે તેથી આ એક અથવા વધુ પ્રકારનું લૂપ છે જે એક વાસ્તવિક ઔદ્યોગિક સેટિંગમાં સતત અમલમાં આવે છે તેથી મૂળભૂત રીતે તે આની જેમ આગળ જાય છે અને તે સેન્સિંગ થી શરૂ થાય છે સેન્સિંગ કનેક્ટિવિટી પ્રોસેસિંગ અથવા કમ્પ્યુટિંગ અને અહીં આપણો નિયંત્રણ મોટાભાગના કેસોમાં છે ખાસ કરીને સાયબર ફિઝિકલ સિસ્ટમો સાથે આ ફીડબેક કંટ્રોલ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમે જાણો છો કે મોટાભાગના ઔદ્યોગિક ઉપકરણો જેને તમે આઇઆઇઓટી માટેના ઔદ્યોગિક સાધનો કહો છો તે સીપીએસ ઉપકરણો છે તેથી મૂળભૂત રીતે ઘણી ક્રિયાપ્રતિક્રિયાઓ સાયબર ઘટક અને શારીરિક ઘટકમા થાય છે અને વગેરે આ નિયંત્રણ ખૂબ મહત્વપૂર્ણ છે તો ચાલો હવે આ કમ્પ્યુટિંગ ભાગ વિશે વાત કરીએ આ તે છે જ્યાં વસ્તુઓ ખૂબ જ રસપ્રદ છે જેથી આપણે વિશ્લેષણો અને ડેટાના સંચાલન વિશે વાત કરવાની છે તેથી ચાલો હવે પાછા જઈએ અને આઇઆઇઓટીના સંદર્ભમાં વિશ્લેષણની દ્રષ્ટિએ આપણી પાસે શું છે તે જોઈએ તેથી જેમ કે હું તમને અગાઉ કહેતો હતો કે આપણી પાસે ઔદ્યોગિક સેટિંગમાં ઔદ્યોગિક સંપત્તિ અને વિવિધ મશીનરી છે ઉદાહરણ તરીકે સ્માર્ટ ફેક્ટરીમાં જ્યાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હોય છે તેનો અર્થ એ કે ઉપકરણો જાતે જુદા જુદા સ્માર્ટ સેન્સર અને તેથી વધુ સજ્જ છે જે આ મશીનરીમાંથી વિવિધ પ્રકારનાં ડેટામાંથી સતત ડેટાને એક્સેસ કરે છે તેથી આ ઔદ્યોગિક સંપત્તિ અને મશીનો આ વિવિધ સેન્સરથી સજ્જ છે વિશિષ્ટ નેટવર્ક પરનો ડેટા આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે કારણ કે મેં તમને અગાઉ કહ્યું હતું ડેટા વિશ્લેષણ કરવામાં આવે છે તેનું વિશ્લેષણ કેવી રીતે થઈ રહ્યું છે વિવિધ તકનીકો સાધનો અને વધુ શું છે તે વિશે આપણે આ વિશેષ મોડ્યુલમાં અને આ વિશેષ વ્યાખ્યાનમાં વાત કરીશું હું તમને વિવિધ વ્યાપકરૂપે વિવિધ વિશ્લેષણ પદ્ધતિઓ રજૂ કરીશ જે વિશ્લેષણ માટે છે તેથી આ વિશ્લેષણોનો ઉદ્દેશ નવી આંતરદૃષ્ટિ અને ઇન્ટેલિજન્સ ઉત્પન્ન કરવાનો છે અને આ તે ઇન્ટેલિજન્સ છે જે સિસ્ટમો અથવા કામગીરી અને વ્યવસાયની બાબતમાં મદદ કરે છે તેથી એકંદરે બિઝનેસ ઇન્ટેલિજન્સ અને ઓપરેશનલ ઇન્ટેલિજન્સ વિવિધ પ્રકારના વિશ્લેષણો દ્વારા મેળવી શકાય છે અને આ વિશ્લેષણાત્મક એન્જિનોમાં વિવિધ વિશ્લેષણાત્મક પ્રક્રિયાઓ ચલાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આખરે આ પરિણામો ક્યાં તો ઇઆરપી આધારિત સિસ્ટમો અથવા વ્યવસાયિક પ્રક્રિયાઓ અથવા તે મોકલી શકાય તેવી અન્ય વ્યવસાય પ્રક્રિયાઓ જેવી વિવિધ અન્ય માહિતી સિસ્ટમોમાં મોકલવામાં આવે છે તેથી આ જુદી જુદી શક્યતાઓ છે જ્યાં આ વિવિધ વિશ્લેષણો દ્વારા લેવામાં આવેલી નવી આંતરદૃષ્ટિ અને ઇન્ટેલિજન્સ ઉપયોગી થઈ શકે છે તેથી તેમાંના કોઈપણ ફીડબેક આપવામાં અને મહત્તમ નિર્ણય લેવાની અને ઇન્ટેલિગેન્ટ પ્રકિયા પ્રદાન કરવામાં મદદ કરી શકે છે અને તે નિર્ણયો ફરીથી આ મશીનો દ્વારા ફરીથી સુધારણાત્મક કામગીરી સુધારેલા નિર્ણય લેવા અને વધુ ઇન્ટેલિજન્સ માટે અને આથી વધુ આપવામાં આવે છે તેથી આ ચક્ર વધુ કે ઓછું છે જ્યાં વિશ્લેષણોનો ઘણો ઉપયોગ જોવા મળે છે અને અહીંની મુખ્ય વસ્તુ નવી આંતરદૃષ્ટિ અને ઇન્ટેલિજન્સ મેળવવાનું છે જેના માટે વિશ્લેષણોની આ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવેછે તેથી આઇઆઇઓટી એનાલિટિક્સ વિશે વાત કરું કે વિશ્લેષણો મૂળભૂત રીતે ઉદ્યોગ 4 0 માટેનો મુખ્ય ઘટક છે ઉદ્યોગ 4 0 માં આપણે કનેક્ટિવિટી વિશે વાત કરી છે તેથી મૂળભૂત રીતે આપણે જે જોઈએ છીએ તે એક આંતરવ્યવહાર છે કનેક્ટિવિટી મશીનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને આ વિશ્લેષણ વચ્ચે હવે આ વિશ્લેષણો વિવિધ પ્રકારની આંતરદૃષ્ટિ મેળવવા માટે જુદા જુદા સ્થળોએ કરી શકાય છે વિશ્લેષણો ઉદ્ભવ બિંદુની નજીક કરી શકાય છે તેનો અર્થ એ છે કે ગેટવે નોડ પર અથવા એજ પર અથવા વિશ્લેષણો પાછળના છેડે ક્લાઉડ સર્વર સર્વર પેઢી અને તેનાથી વધુ પર સંપૂર્ણ રીતે કરી શકાય છે અથવા તે બંનેનું મિશ્રણ હોઈ શકે છે તો ચાલો આપણે આ ચોક્કસ આકૃતિ જોઈએ તેથી આપણે અહીં જોઈ શકીએ છીએ આપણી પાસે રો ડેટા છે જે વિવિધ સેન્સર્સ દ્વારા ઉત્પન્ન થાય છે આ રો ડેટાનું વિશ્લેષણ કરવું પડશે કારણ કે આ રો ડેટા બધા નકામી બની જશે જો ડેટામાંથી અર્થપૂર્ણ માહિતી પેદા થતી નથી તેથી મૂળભૂત રીતે વિવિધ વિશ્લેષણ દ્વારા ડેટાનું આ પરિવર્તન એક વ્યવસ્થિત વિશ્લેષણ રો ડેટાને માહિતીના સ્વરૂપમાં રૂપાંતરિત કરવો પડશે તે નિર્ણાયક છે અન્યથા તે ડેટા નકામોં બની જશે આ અર્થપૂર્ણ માહિતી ઔદ્યોગિક સ્થિતિમાં કાર્યકારી સ્થિતિઓ કામગીરી અને પર્યાવરણને સમજવામાં મદદ કરશે તેનો અર્થ એ છે કે મશીનની ઓપરેશનલ સ્થિતિઓ મશીનનું પ્રદર્શન અને મશીન જે વાતાવરણમાં કાર્ય કરે છે તે તે આ માહિતીની વિવિધ માહિતી રચનાને ઓળખવામાં પણ મદદ કરે છે જે આ અમલ અથવા સિસ્ટમ ચલાવવાથી બહાર આવે છે એકંદરે વિચાર એ છે કે બિન કાર્યક્ષમતા ઘટાડવી અને ઓપરેશનલ ખર્ચ પણ ઘટાડવાનો છે અન્યથા જો તમારી પાસે ઉત્પાદન અને પ્રક્રિયાના અમલીકરણ માટે પેઢી પાસે સાદી અસ્થિ પ્રકારની પ્રણાલી ગોઠવવામાં આવી હોય તો ખર્ચ વધુ થઈ શકે છે જેથી એકંદરે વિચાર એ છે કે આપણે આ તમામ પ્રકારની બિન કાર્યક્ષમતા સમગ્ર ઉત્પાદનની બિન કાર્યક્ષમતા પ્રક્રિયા ને ઘટાડવા માટે વિશ્લેષણોની જરૂર છે ઉત્પાદન અને ઓપરેશનલ કાર્યક્ષમતા અને ખર્ચમાં ઘટાડો કરવા માટે જે પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે આ તે વિવિધ વિચારણા છે જે ધ્યાનમાં લેવામાં આવે છે અને તે આ ખાસ લૂપમાં એનાલિટિક્સના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે છે જે મેં ખૂબ શરૂઆતમાં કહ્યું હતું જે મૂળભૂત રીતે જુદા જુદા સેન્સરથી સજ્જ આ વિવિધ મશીનરીમાંથી ડેટા એકત્રિત કરે છે આ આઇઓટી ઉપકરણો અને નેટવર્ક પર ડેટા મોકલો જેથી મારી પાસે હજી થોડો વિચાર છે કે કેમ મને કેમ લાગે છે આ વિશ્લેષણ મહત્વપૂર્ણ છે ચાલો હવે આપણે તે સમજવા પ્રયત્ન કરીશું અને અમલમાં આવી શકે તેવા વિવિધ પ્રકારના વિશ્લેષણોની ઝાંખી મેળવીશું આપણી પાસે વિવિધ પ્રકારનાં વિશ્લેષણો હોય છે જેને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે પ્રથમ વર્ણનાત્મક વિશ્લેષણો છે બીજું આગાહીયુક્ત વિશ્લેષણો અને ત્રીજું પ્રિસ્ક્રિપ્ટિવ વિશ્લેષણો છે વર્ણનાત્મક વિશ્લેષણો વર્તમાન સમય સ્કેલના વિશ્લેષણો વિશે છે તેથી મૂળભૂત રીતે પ્રાપ્ત થતા ડેટાનું વિશ્લેષણ કરવું પડશે જેથી વધુ આંતરદ્રષ્ટિ મેળવવા માટે હાલમાં જે અમલમાં થઇ રહ્યું છે તેમાં સુધારો કરવા માટે આ વિવિધ મશીનરીમાંથી પ્રાપ્ત થતા ડેટાના વધુ અર્થ મેળવવા માટે જેનો વર્ણનાત્મક વિચાર આવે છે જે હાલમાં જે ચાલી રહ્યું છે તે વર્ણનાત્મક વિશ્લેષણ છે બીજી બાજુ આગાહીયુક્ત વિશ્લેષણો ભવિષ્યમાં થવાની સંભાવના છે અને તેના માટે તે વિવિધ સાધનો અને તકનીકોના ઉપયોગ કરે છે કારણ કે જો આપણે જે આગાહી કરીએ છીએ તેની થવાની સંભાવના હોય છે ઉદાહરણ તરીકે ભવિષ્યમાં મશીન ઘટકનો ભાગ નીચે આવી શકે છે કદાચ 1 કલાક પછી અને જો તે માહિતી પહેલેથી મેળવી લેવામાં આવે તો તે ખૂબ ઉપયોગી થશે કારણ કે તે રીતે તમે તે ચોક્કસ ઘટકને સંપૂર્ણપણે બંધ થતા અટકાવી શકશો અને પરિણામે પ્રક્રિયા અથવા મશીન જે કાર્યરત છે તે પણ સ્વાયત્ત રીતે સંપૂર્ણ બંધ સમયની કાળજી લેશે અને એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરશે જેથી ભવિષ્યમાં જે બનવાનું છે તે આગાહી એ આગાહીયુક્ત વિશ્લેષણો વાત કરે છે પ્રિસ્ક્રિપ્ટિવ વિશ્લેષણો મૂળભૂત રીતે આગાહીયુક્ત વિશ્લેષણથી સંબંધિત છે જેથી આપણે અહીંથી થોડા આગળ જઈશું પ્રિસ્ક્રિપ્ટિવ વિશ્લેષણોમાં આપણે વાત કરી કે આપણે આગાહી કરીએ છીએ કે શું થવાનું છે પરંતુ પછી ભવિષ્યમાં શું થવાનું છે તેની આગાહીને આધારે તમે તે પગલાં લેવાની જરૂરિયાત છે તે સૂચવે છે જેથી આ પ્રિસ્ક્રિપ્ટિવ વિવિધ ક્રિયાઓ છે કે જેના માટે તમારે પગલા લેવાની જરૂર છે જો તમે જાણતા હો કે કોઈ ચોક્કસ દૃશ્ય બનવાથી આપત્તિ થવાની છે અથવા એવું કંઈક થાય છે જેથી આગાહીકારક અને પ્રિસ્ક્રિપ્ટિવ વચ્ચે એક લિંક છે પ્રિસ્ક્રિપ્ટિવ આગાહી કરતા આગળ છે અને તેનાથી વધુ આ દરેક વર્ણનાત્મક આગાહીવાળું અને પ્રિસ્ક્રિપ્ટિવ માટે વિવિધ સાધનો અને તકનીકોનો ઉપયોગ થાય છે વર્ણનાત્મક વિશ્લેષણાત્મક જોડી માટે મૂળભૂત રીતે આપણે વિવિધ આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ આગાહી કરનાર એક અલગ મશીન લર્નિંગ તકનીકોનો ઉપયોગ કરે છે અને જેથી આ પ્રિસ્ક્રિપ્ટિવ મશીન લર્નિંગ સ્ટેટિસ્ટિક્સ અને અન્ય એ ની વિવિધ તકનીકોનું મિશ્રણ હોઈ શકે છે તેથી આ વિશ્લેષણોના વિવિધ પ્રકારો છે જેનો ઉપયોગ આઇઆઇઓટી દૃશ્યમાં થઈ શકે છે તેથી ઔદ્યોગિક દૃશ્યમાં વિશ્લેષણને લાગુ કરવામાં વિવિધ પડકારો છે અહીં આવા કેટલાક પડકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હું પ્રથમ કરેક્ટનેસ સાથે પ્રારંભ કરીશ કરેક્ટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે એવા મશીનો વિશે વાત કરી રહ્યા છીએ જે સામાન્ય રીતે ઉચ્ચ ઝડપે કાર્ય કરે છે જ્યાં ચોકસાઇ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે કામ કરવામાં આવે છે તેની ચોકસાઇ મહત્વપૂર્ણ છે જો ચોકસાઈ કરેક્ટનેસ એક્યુરેસી ધ્યાનમાં લેવામાં ન આવે તો તે મશીનની નિષ્ફળતા પ્રક્રિયાની નિષ્ફળતા અને જોખમો સહિત પરિણામો આવી શકે છે જેથી સલામતી જો કરેક્ટનેસ સ્થિતિ અને એક્યુરેસી ધ્યાનમાં લેવામાં ન આવે તો સલામતીના મુદ્દાઓ ચિત્રમાં આવે છે જેથી આપણે જે વિશ્લેષણો જે અમલમાં મુક્યા છે તે ખરેખર જે જરૂરી છે તેના આધારે વસ્તુઓ સાચી રીતે કરવી પડશે અને તે કામગીરી સુધારવા માટે બરાબર છે કાર્યકારી સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે કાર્યકારી સંબંધો કારણ અસરને સમજવું ખુબજ જરૂરી છે જો તમારી પાસે કારણ અસર અને વિવિધ ઘટનાઓ વચ્ચેના કાર્યકારી સંબંધો નથી તો તમે વિશ્લેષણોને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં મદદ મળશે નહીં ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ સાથે આપમેળે બધું જ ચાલુ રાખવું જોઈએ વિશ્લેષણો અને વિવિધ પ્રક્રિયાઓ કે જે માનવીય હસ્તક્ષેપ વિના ચાલે છે તે આદર્શરીતે સિસ્ટમના વિવિધ ભાગોને નિયંત્રિત કરવા અને વાતચીત કરવામાં સમર્થ હોવા જોઈએ સ્ટ્રીમિંગ એ ઔદ્યોગિક મશીનરી આઈઆઓટી દૃશ્યો સાયબર ફિઝિકલ સિસ્ટમોમાં ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે જેમાં આપણે સતત ચાલતા મશીનો વિશે વાત કરી રહ્યા છીએ જે સતત કામગીરીને કારણે ઘણાં બધા ડેટા એકત્રિત કરે છે તે ડેટાને સ્ટ્રીમ કરે છે જે તે ડેટાને ચેનલ પર સતત મોકલે છે અને આવા પ્રકારના ડેટા વિશાળ વહેણમાં આવે છે વાસ્તવિક સમયમાં સતત મોટા સ્ટ્રીમ્સનું વિશ્લેષણ કરવું પડશે અને તે કોઈ તુચ્છ કાર્ય નથી સિમેન્ટિક્સ અને ડેટામાંથી વધુ આંતરદ્રષ્ટિ મેળવવી અને એક ઘટકના અર્થને બીજા સાથે અને તેમના આંતરસંબંધ સાથે જોડવાનો પ્રયાસ કરવો એ પણ ખૂબ મહત્વનું છે અને વિશ્લેષણો માટે ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમનો પ્રસ્તાવ કરતી વખતે આ ધ્યાનમાં રાખવું જોઈએ ડિસ્ટ્રિબ્યુટેડ પ્રકૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આજકાલ આપણે સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમોની નહીં પરંતુ એક જગ્યાએ અમુક ભાગો અથવા ઘટકો અને અન્ય ભાગોમાં બીજા ભાગો ધરાવતી ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમો વિશે વાત કરી રહ્યા છીએ તે અન્ય ભૌગોલિક સ્થાનમાં ડિસ્ટ્રિબ્યુટેડ છે તેથી આપણી પાસે ડિસ્ટ્રિબ્યુટેડ વિશ્લેષણો હોવા જરૂરી છે વિશ્લેષણો જે ભૌગોલિક સ્થાનોના તફાવત અને તે જ સિસ્ટમના જુદા જુદા ભાગોના અમલને અથવા કદાચ કોઈ અલગ સિસ્ટમને ધ્યાને લેશે પરંતુ તે એક સાથે સુમેળ કરે છે જે ધ્યાનમાં લેવું જરૂરી છે તેથી ડિસ્ટ્રિબ્યુટેડ વિશ્લેષણ ખૂબ મહત્વનું છે કારણ કે વિશ્લેષણના અમુક ભાગો એક સ્થાને સ્થિત ઘટકની નજીક કેટલાક અન્ય ભાગો જે બીજા સ્થાને સ્થિત ઘટકની નજીક હોવા જોઈએ અને ચોક્કસ વિશ્લેષણોને સુમેળમાં કરવું પડશે જે એક સાથે મોટા ચિત્ર બધા ઘટકો સાથે મળીને અને શું થઈ રહ્યું છે અથવા શું થશે તે વિશે સમગ્ર વિચાર અને જો જરૂરી હોય તો ચોક્કસ નિર્દેશ બનાવે છે ઉદ્યોગના દૃશ્યોમાં સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હું તેના પર વધુ ભાર આપી શકતો નથી સલામતી વિશ્લેષણ ખૂબ મહત્વનું છે કારણ કે તમે જાણો છો કે સાદુ એકદમ પાયાનું એર્ગોનોમિક્સ સલામતી વિવિધ આફતો મશીન નિષ્ફળતાઓની સલામતી વિશે અથવા ધ્યાનમાં લો જો ક્રેનનો ઓપરેટર ચોક્કસ ભૂલ કરે કે જેનાથી ત્યાં કેટલીક આપત્તિઓ આવે છે જેથી લોકો મરી શકે છે બરાબર તેથી મૃત્યુ કેટલીક ભૂલો સાથે સંકળાયેલ હોઈ શકે છે અને આ બધું સ્વાયત્ત પ્રણાલીઓમાં થઈ શકે છે જ્યાં દ્રશ્યની પાછળ અમલ કરવામાં આવતા અને ચલાવવામાં આવતા કેટલાક અલ્ગોરિધમ્સને લીધે વસ્તુઓ બનતી હોય છે અને જો કંઈક ખોટું થાય છે અથવા અચોક્કસ થાય તો મૂળભૂત રીતે તે ચોક્કસ નિષ્ફળતા તરફ દોરી શકે છે જે ઔદ્યોગિક સેટિંગ્સમાં અકસ્માતોનું કારણ બની શકે છે તેથી એર્ગોનોમિક્સ સલામતીથી લઈને અકસ્માતો સુધી વગેરે મોટાભાગના ઉદ્યોગોમાં ખાસ કરીને ઉદ્યોગ 4 0 માં સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ અને સર્વોચ્ચ છે જેથી સલામતી એ ખૂબ જ મહત્વપૂર્ણ વિચારણા છે જેથી સલામતી રિલાયબિલિટી અને તેથી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી સલામતીના મુદ્દાઓને ધ્યાનમાં લેતા વિશ્લેષણો ખૂબ મહત્વપૂર્ણ છે ટાઈમિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો કોઈ ચોક્કસ પ્રક્રિયા અમલમાં વિલંબિત થાય છે અને તે ચોક્કસ કાર્યમાંથી આવતા ચોક્કસ સંકેત અથવા એલ્ગોરિધમના અમલમાં એક પણ મિલિસેકન્ડ વિલંબિત થાય તો તે આપત્તિઓનું કારણ પણ બની શકે છે તેથી સમય ખૂબ જ મહત્વપૂર્ણ અને સંદર્ભ છે સંદર્ભ વિવિધ કામગીરીને ધ્યાનમાં રાખીને ધ્યાનમાં લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં કામગીરી ચાલી રહી છે અને જે વિશ્લેષકો સર્વશ્રેષ્ઠ છે તેવું સર્વગ્રાહી રીતે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી આઇઆઇઓટી દૃશ્યો માટે વિશ્લેષણોના સંદર્ભમાં આ વિવિધ પડકારો છે તેથી આપણી પાસે આઇઆઇઓટી વિશ્લેષણો છે આજકાલ લોકો ડેટા સાયન્સ વિશે વાત કરી રહ્યા છે બરાબર તેથી મૂળભૂત રીતે ડેટા સાયન્સ કશું જ નથી પરંતુ ડેટામાંથી અર્થ અથવા આંતરદૃષ્ટિ મેળવવાનો પ્રયાસ કરે છે આંતરદૃષ્ટિ ખૂબ સ્પષ્ટ હોતી નથી અને એનાથી વધુ તેથી ડેટામાંથી અર્થ મેળવવાનો પ્રયાસ એક નવું વલણ છે જેથી બીગ ડેટા ખૂબ જ લોકપ્રિય છે બીગ ડેટા જેમા આપણે જથ્થામાં આવતા ડેટા વિશે વાત કરીએ છીએ ડેટા જે વાસ્તવિક સમયમાં ખુબ વેગમાં આવતા ડેટા કે જેમાં ઉચ્ચ ચલ અને સચોટતા ડેટાની વિવિધતા અને તેથી વધુ હોય છે તેથી આ બધા બીગ ડેટાના જુદા જુદા લક્ષણો છે જેથી બીગ ડેટા વિશ્લેષણ એ એક વિશાળ પડકાર છે પરંતુ આ પ્રકારનાં ડેટાની વાસ્તવિકતા અને વિશ્લેષણો છે ડેટા કે જે અન્સ્ટ્રક્ચર્ડ છે ડેટા જે રિલેશનલ ટેબલમાં સ્ટોર કરી શકાતો નથી તેથી કે તમે ડેટામાંથી અર્થ મેળવવા માટે સંબંધિત પદ્ધતિઓનો ઉપયોગ કરી શકશો તેથી તે વસ્તુઓ ઉપલબ્ધ નથી તેથી ઔદ્યોગિક સેટિંગ્સમાં વાસ્તવિકતા ધરાવતા આ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતા ડેટાની ગેરહાજરીમાં તમે શક્ય તેટલી વહેલી તકે ડેટામાંથી અંતરદૃષ્ટિ અથવા અર્થ મેળવવા માટે ડેટાનું વિશ્લેષણ કેવી રીતે કરો છો તેનો અર્થ એ છે કે આ ડેટા જનરેટ થાય તેટલા સમયની નજીક છે મશીન લર્નિંગ ડીપ લર્નિંગ વગેરે એઆઈ તકનીકો ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે જેથી આ તકનીકો સાથે મળીને ડેટા વિશે વધુ સમજવામાં મદદ કરી શકે છે તેથી હવે આપણે એવી દુનિયા વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં મશીનો ડેટા પર આધારિત છે સિસ્ટમ્સ ડેટા પર આધારિત છે સિસ્ટમો ડેટા પર આધારિત એનો અર્થ એ છે કે તમારી પાસે ઘણાં ડેટા છે અને ડેટા નિયંત્રણ કરે છે ઉદ્યોગ 4 0ના વિશ્વમાં ડેટા એટલો મહત્વપૂર્ણ બની ગયો છે કે ડેટા પોતે ક્રિયાઓની દિશા ચલાવે છે કે જે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાઓ ઉત્પાદનો કે જે બનાવવામાં આવી રહ્યા છે અને વ્યવસાયિક કામગીરીમાં છે તો ચાલો મશીન લર્નિંગ વિશે વાત કરીએ જેથી મેં મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ વિશે વાત કરી જેથી મશીન લર્નિંગ મૂળરૂપે એક એઆઈનું ક્ષેત્ર છે અને આ મશીન લર્નિંગ મૂળભૂત રીતે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે કેટલીક પ્રકારની ઇન્ટેલિજન્સ મેળવવા જેવું છે તેથી તે ડેટાના સંગ્રહથી પ્રારંભ થાય છે જે તમે જોઈ શકો છો કે તે જુદા જુદા મશીનોમાંથી આવે છે સામાન્ય રીતે આ વિવિધ મશીનોના સેન્સરમાંથી પછી કંઈક ફીચર એક્સટ્રેકશન જેવું છે જે મશીન લર્નિંગમાં ખૂબ મહત્વનું છે તેથી ફીચર એક્સટ્રેકશન પદ્ધતિઓ મૂળભૂત રીતે તે રો ડેટાને માહિતીમાં રૂપાંતરિત કરે છે જે સંપત્તિની શારીરિક સ્થિતિને લગતી હોય છે જેથી ફીચર એક્સટ્રેકશન કરવામાં આવે છે અને ફીચર એક્સટ્રેકશન પોતે જ એક કાર્ય છે જેને ઘણાં કામની જરૂર પડે છે જેથી વિવિધ અલ્ગોરિધમ્સ ફીચર એક્સટ્રેકશન માટે ઉપલબ્ધ છે તેથી એકવાર આ ફીચર મેળવવામાં આવે જે આ મશીનોની વાસ્તવિક સ્થિતિ અને તેની ક્રિયાઓ સાથે નિકટ સામ્યતા ધરાવશે તેથી બાદમાં ફીચર એક્સટ્રેકશન મશીન લર્નિંગમાં ખૂબ મહત્વનું છે તેથી મશીન લર્નિંગમાં ફીચર એક્સટ્રેકશન ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ફીચર એક્સટ્રેકશન માં આ મોડેલ ક્રિએશન અને મોડેલ વેલિડેશન છે તેથી મોડેલો બનાવવાના રહેશે અને તે પછી આ મોડેલોને માન્ય કરવા પડશે અને ત્યારબાદ આ મોડેલોને વધુ ઉપયોગ માટે તૈનાત કરવા પડશે જેથી મશીન લર્નિંગના બે પ્રકાર છે મશીન લર્નિંગનો અર્થ એ છે કે તમે શીખી રહ્યાં છો તમે આ ડેટામાંથી શીખી રહ્યાં છો આમાંથી જે ડેટા એકત્રિત કરવામાં આવે છે તેમા તમે કેટલીક વસ્તુઓ કરી રહ્યા છો કેટલીક પ્રવૃત્તિઓ ફીચર એક્સટ્રેકશન મોડેલ ક્રિએશન મોડેલ વેલિડેશન વગેરે અને આ તૈનાત મોડેલોથી તમે શીખવાની કોશિશ કરો છો તમે ભવિષ્યમાં શું બનશે તે શીખવાની કોશિશ કરો છો તેથી મશીન લર્નિંગ દરેક ક્રોસ લેવલ પર વાત કરે છે તેથી આ મશીન લર્નિંગ બે પ્રકારનું છે જે સુપરવાઇઝડ અથવા અનસુપરવાઇઝડ છે ટૂંકમાં સુપરવાઇઝડ માં મશીન લર્નિંગના સુપરવાઇઝડ એલ્ગોરિધમ્સ છે જ્યાં પહેલાથી જ ઉપલબ્ધ વિવિધ સેટ્સનો કોઈ પ્રકારનો તાલીમ ડેટા છે અને તમે ભૂતકાળના ઐતિહાસિક તાલીમ ડેટાનો ઉપયોગ કરી તમારા મોડેલો બનાવો છો તેથી આ તાલીમ ડેટાના આધારે મોડેલો બનાવવામાં આવે છે અને પછી આ મોડેલોને અન્ય સેટ્સ ના ડેટાથી માન્ય કરી શકાય છે તેથી સુપરવાઇઝડ લર્નિંગ મૂળભૂત રીતે તાલીમ ડેટાનો ઉપયોગ કરે છે જો તાલીમ ડેટા ઉપલબ્ધ ન હોય અને જો ફીચર એક્સટ્રેકશન તાલીમ ડેટાની ગેરહાજરીમાં કરવું પડ્યું હોય તો અનસુપરવાઇઝડ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ ઉપયોગી થાય છે તેથી અનસુપરવાઇઝડ પદ્ધતિઓમાં કોઈ લેબલ ડેટા નથી અને આ અનસુપરવાઇઝડ લર્નિંગ પદ્ધતિઓ મૂળભૂત રીતે તેમની પોતાની રીતે જ ઇનપુટ ડેટામાંથી કોઈ રચના બનાવે છે જેથી સુપરવાઇઝડ લર્નિંગ અને અનસુપરવાઇઝડ લર્નિંગ પદ્ધતિઓ વચ્ચેનો આ મુખ્ય તફાવત છે આના વિશે આપણે બીજા વ્યાખ્યાનમાં થોડી વધારે વિગતવાર વાત કરીશું પરંતુ ચાલો હવે આપણે ડીપ લર્નિંગ વિશે વાત કરીએ જેની લોકો આજકાલના સમયમાં ઘણી વાતો કરે છે તેથી લોકો મશીન લર્નિંગ ઓંદ્યોગિક સેટિંગ્સમાં ડીપ લર્નિંગ વિશે વાતો કરી રહ્યા છે હવે ડીપ લર્નિંગ મશીન લર્નિંગ જેવું છે તે એક બીજી ડિસિપ્લિન છે આપણે વિચારી શકીએ છીએ કે ડીપ લર્નિંગ એ મશીન લર્નિંગની બીજી રીત છે જે આપણે વિચારી શકીએ છીએ પરંતુ મશીન લર્નિંગમાં જ્યાં ફીચર એક્સટ્રેકશન વગેરે કરવામાં આવ્યા હતા જે ડીપ લર્નિંગના કિસ્સામાં નથી ડીપ લર્નિંગમાં તમારી પાસે તે જોગવાઈ નથી તેથી ત્યાં કોઈ ફીચર એન્જિનિયરિંગના પાસાં નથી તેથી જો તમે આ સમગ્ર બ્લોક ડાયાગ્રામ જુઓ જેથી આપણી પાસે ડેટા કલેક્શન મોડેલ ક્રિએશન મોડેલ વેલિડેશન અને ડિપ્લોયમેન્ટ છે તેથી અહીં જે ગેરહાજર છે તે મશીન લર્નિંગના વિપરીત છે આ ફીચર એક્સટ્રેકશન જે મશીન લર્નિંગમાં હતું અને ડીપ લર્નિંગમાં નથી જેથી ફીચર એન્જિનિયરિંગ ગેરહાજર છે તેથી અનિવાર્યપણે જે થાય છે તે એ છે કે રો ડેટા જે સેન્સર્સમાંથી મેળવવામાં આવે છે તે ડીપ લર્નિંગ અલ્ગોરિધમ્સને આપવામાં આવે છે અને તેમાંથી મશીન જાતે કઈ પણ ઉલ્લેખ કર્યા વિના વિવિધ ફીચર આપમેળે શીખી જશે જે મશીન લર્નિંગના કિસ્સામાં થાય છે તેથી જાતે સ્પષ્ટ કર્યા વિના વિવિધ ફીચર આપમેળે શીખવા એ મૂળરૂપે ડીપ લર્નિંગ છે તેથી આમાંની મોટાભાગની ડીપ લર્નિંગ પદ્ધતિઓ પરંપરાગત ન્યુરલ નેટવર્ક પર આધારિત છે તકનીકો જેમ કે ડીપ ન્યુરલ નેટવર્ક જેવી પદ્ધતિઓ ખૂબ પ્રખ્યાત છે અને આ ડીપ ન્યુરલ નેટવર્ક સંરચનાને કારણે અને તે જ પ્રકારની પદ્ધતિઓ જે અત્યારે હાજર છે તેના કારણે જ આ વિવિધ મોટી સંખ્યામાં ગણતરી શક્તિનો કોમ્પ્યુટેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે આ અલ્ગોરિધમ્સ ચલાવે છે તેથી ડીપ લર્નિંગ એલ્ગોરિધમ્સ માટે GPU સર્વર્સ અને તેનાથી વધુ જરૂરી છે તેથી આ ડીપ લર્નિંગ પદ્ધતિઓ એ હકીકતને કારણે ખૂબ જ પ્રખ્યાત થઈ રહી છે કે આજકાલ આપણી પાસે સસ્તી કમ્પ્યુટિંગ શક્તિ છે જે અગાઉના સમયમાંની સરખામણીમાં ઓછી કિંમતે સસ્તી અને વધુ કાર્યક્ષમ એડવાન્સ્ડ કોમ્પ્યુટીંગ છે જે આપણને હાલમાં મળી રહી છે અને તે જ કારણ છે કે ડીપ લર્નિંગ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે વિશ્લેષણ માટેના સમય સ્કેલની દ્રષ્ટિએ વિશ્લેષણ મિલિસેકંડમાં મિનિટમાં કલાકોમાં કરવામાં આવે છે મિલિસેકન્ડ્સ મૂળરૂપે બેઝલાઇન એનાલિટિક્સ મિનિટમાં ડાયગ્નોસ્ટિક એનાલિટિક્સ અને કલાકોમાં આપણાં પ્રોગ્નોસ્ટિક એનાલિટિક્સ હોય છે બેઝલાઇન એનાલિટિક્સ એસેટ્સની અનિયમિત વર્તનને ઝડપથી શોધી કાઢે છે ડાયગ્નોસ્ટિક એનાલિટિક્સ કોઈપણ વિસંગતતાના મૂળ કારણને ઓળખી આપે છે અને પ્રોગ્નોસ્ટિક એનાલિટિક્સ એસેટ્સના બાકી રહેલા ઉપયોગી જીવન વિશે મૂળભૂત રીતે માહિતી આપે છે તેથી આ વિશ્લેષણોના વિવિધ પ્રકારો અને તેમની ઓપરેશનની અનુરૂપ સમય કુશળતા છે ડિપ્લોયમેન્ટ વિશે વાત કરીએ તો વિશ્લેષણોની ડિપ્લોયમેન્ટ સામાન્ય રીતે જુદા જુદા પગલાઓનો સમાવેશ કરે છે પ્રથમ તમારે તાલીમ આપવી પડશે જો આપણે કોઈ આગાહી વિશ્લેષણો વિશે વાત કરી રહ્યા છીએ તો તમારે કોઈ મોડેલને તાલીમ આપવી પડશે અને પછી કેટલાક અગાઉ ન જોયેલ ડેટા પર તે મોડેલને ચકાસી અને માન્ય કરવું પડશે અને તે પછી તે મોડેલને વાસ્તવિક ડેટા સેટ પર આગાહી કરવા માટે ડિપ્લોયમેન્ટ કરવા જોઈએ કે જે વાસ્તવિક સમયમાં સ્ટ્રીમ કરવામાં આવે છે તેથી આ તે થવાનું જ છે તમારી પાસે આ બેઝલાઇન વિશ્લેષણો છે આ વિવિધ મશીનોમાંથી આ સેન્સર ડિવાઇસમાંથી આ બેઝલાઇન વિશ્લેષણો કરવામાં આવે છે જે ખૂબ ઝડપથી કરવામાં આવે છે ડેટા એકત્રિત કરવામાં આવે છે અને પછી ગેટવે ઉપકરણો અથવા એજ અથવા ફોગ ઉપકરણો પર જે મૂળભૂત રીતે નેટવર્ક ઉપકરણો છે આ મશીનરીની નજીક કેટલાક બેઝલાઈન એનાલિટિક્સ અને ડાયગ્નોસ્ટિક એનાલિટિક્સ સાથે સંયોજન કરવામાં આવે છે અને ફરીથી આ ડેટા વધુ એકઠા કરવામાં આવે છે તે ક્લાઉડ પર મોકલવામાં આવે છે અને આ ક્લાઉડમાં મૂળભૂત રીતે ડાયગ્નોસ્ટિક એનાલિટિક્સ અને પ્રોગ્નોસ્ટિક એનાલિટિક્સ કરવામાં આવે છે તેથી વિશ્લેષણોને વાસ્તવિક સમયમાં કરવા પડશે આપણી પાસે મશીનો ડેટા મોકલવા વાસ્તવિક સમયમાં ડેટા સ્ટ્રીમિંગ કરવા માટે છે જેથી ડેટાના સ્ટ્રીમ્સ પર પ્રક્રિયા કરવી પડશે અને શક્ય તેટલી વહેલી તકે નજીકથી પગલાં લેવા પડશે અને ડેટાના સ્ત્રોત પર પણ કારણ કે તે ઉપયોગી ચેતવણીઓ મોકલી શકે છે ઉદાહરણ તરીકે જો કોઈ વિશિષ્ટ મશીન પસાર કરી રહ્યું છે અથવા કોઈ ચોક્કસ તાપમાનના થ્રેશોલ્ડની નજીક આવે છે તો ચોક્કસ મશીનના ઓપરેશનમાં ચેતવણી મોકલી શકિએ છીએ ટાયરના દબાણ વિશે વિવિધ સૂચનો ઉદાહરણ તરીકે સ્માર્ટ કારમાં તરત મોકલી શકાય છે તેથી ચોક્કસ બેઝલાઇન વાસ્તવિક સમયમા વિશ્લેષણ કરી શકાય છે અને આ ચેતવણીઓને તાત્કાલિક વિવિધ સ્ટ્રીમ પ્રોસેસિંગ દ્વારા મોકલવા આવે અને જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તે કેવી રીતે થઈ શકે કારણ કે વિવિધ પ્રક્રિયાઓના અમલ માટે થોડો સમય લાગશે તેથી તે વાસ્તવિક તકનીકોમાં નિયમોના પૂર્વવ્યાખ્યાયિત સમૂહને સરખાવવા જેવી વિવિધ તકનીકો સાથે થઈ છે તેથી આપણી પાસે નિયમોનો પૂર્વવ્યાખ્યાયિત સમૂહ છે અને તેનાથી કેટલાક પ્રકારની સરખામણી કરી શકાય છે તકનીકો જેવી કે ટેમ્પલેટ મેચિંગ મશીન લર્નિંગ નો ઉપયોગ આના માટે ઉપયોગ કરી શકાય છે તો ટેમ્પલેટ મેચિંગ એ એક ઉપયોગી તકનીક છે જેનો ઉપયોગ આ ટેમ્પલેટ મેચિંગ જેવી કેટલીક પ્રકારની આવશ્યકતાઓ માટે થઈ શકે છે એજ પ્રોસેસિંગ ડેટા એકત્રીકરણ અને ડાઉન સેમ્પલિંગમા આ વિશ્લેષણોમાં ખૂબ મહત્વપૂર્ણ છે ખાસ કરીને વાસ્તવિક સમયમા આવતા ડેટાના સ્ટ્રીમ માટે વાસ્તવિક સમયમા પ્રક્રિયા કરવી પડશે અને આનાથી વધુ તેથી જટિલ ઇવેન્ટ પ્રોસેસિંગ સોફ્ટવેર જેમ કે અપાચે સ્ટોર્મ એસ્પર વગેરેનો ઉપયોગ આ વિશિષ્ટ હેતુ માટે થઈ શકે છે બેચ પ્રોસેસિંગની પણ આવશ્યકતા હોઈ શકે છે બેચ પ્રોસેસિંગ મૂળભૂત રીતે તમે ઘણાં બધા ડેટા મેળવવા તે ડેટાને અમલમાં મૂકવા બેચમાના લાંબા ગાળાના આંકડાઓનું વિશ્લેષણ કરવાની વાત છે જે તમે બરાબર જાણો છો બરાબર ઉદાહરણ તરીકે છેલ્લા એક મહિનાથી રૂમનું સરેરાશ તાપમાન જે અમુક પ્રકારનું બેચ પ્રોસેસિંગ છે જે તમને છેલ્લા વર્ષમાં અમુક પ્રકારના લાંબા ગાળાના આંકડા અથવા ઘરનો વીજ વપરાશ આપે છે જેથી આ ખૂબ મહત્વનું છે ડિસ્ટ્રિબ્યુટેડ વિશ્લેષણ ખૂબ મહત્વનું છે કારણ કે મેં અગાઉ કહ્યું હતું કે આપણે ઓંદ્યોગિક દૃશ્યો વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં વિવિધ મશીનો અને તેના ઘટકો બધા જિઓ વિતરિત છે અને અમુક પ્રકારના ડેટા એકત્રીકરણ અને ઇન્ટેલિજન્સમાં આ વિવિધ ઘટકો અને તેમના ઉત્પત્તિ સ્ત્રોતોની શક્ય તેટલું નજીકથી કરવુ પડશે તેથી આ હેતુઓ માટે અપાચે હડુપ અપાચે સ્પાર્ક વગેરે જેવા સોફ્ટવેરનો ઉપયોગ થઈ શકે છે મોડલ બિલ્ડિંગ મોડેલ બિલ્ડિંગ માટે તેથી જેમ મેં તમને પહેલા કહ્યું હતું કે મશીન લર્નિંગ પછી ફીચર એક્સટ્રેકશન માટે મોડેલ બિલ્ડિંગ ખૂબ મહત્વનું છે જેથી મોડેલ બનાવવા માટે વિવિધ વિવિધ પદ્ધતિઓ છે ઉદાહરણ તરીકે એનામોલી ડિટેકશન જીએમએમ મોડેલ્સ છે ગૉસીયન મિક્ષર મોડલ્સ વર્ગીકરણ માટે એસવીએમ અથવા સપોર્ટ વેક્ટર મશીનો છે ડિગ્રેશન માટે બેસિયન રીગ્રેસન તકનીકો છે જેથી મૂળભૂત રીતે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ લાગુ કરી શકાય છે જે એલ્ગોરિધમ્સ ડેટા સ્ટોરમાંથી આવતા ડેટા પર લાગુ થઈ શકે છે અને પછી આ કેન્ડિડેટ મોડેલો મૂળભૂત રીતે બનાવવામાં આવે છે અને પછી તેમને આ ભિન્ન ભિન્ન અલ્ગોરિધમ્સને પાછા આપવામા આવે છે જેથી તેમની ક્રિયાના કામમાં સુધારો થાય આઇઆઇઓટી વિશ્લેષણો માટે વિવિધ મૂલ્યના ડ્રાઇવરો જેવા છે કે નવા કિંમતી સ્ટ્રીમ નવા આવકના સ્ટ્રીમ મેળવવા જરૂરી છે વર્તમાન ઉત્પાદનોના સુધારણા માટે વિશ્લેષણો ઉપયોગી થાય છે વ્યવસાયિક મોડેલના ફેરફારો માટે વિશ્લેષણો ઉપયોગી થાય છે નવા વ્યવસાયિક મોડલ્સ બનાવવા માટે વિશ્લેષણો ઉપયોગી થાય છે જેથી જુદા જુદા વ્યવસાય અને ઓંદ્યોગિક સેટિંગ્સમાં અલગ અલગ વસ્તુઓ કરવા માટે આ બધુ મૂલ્યવાન છે વિશ્લેષણો ખર્ચ ઘટાડવા માટે ડેટા આધારિત શ્રેષ્ઠ પ્રક્રિયા માટે સ્વયંસંચાલન પ્રક્રિયા માટે અને શ્રેષ્ઠ ઉત્પાદન માટે પણ મૂલ્યવાન છે ડેટા આધારિત શ્રેષ્ઠ પ્રક્રિયા ડેટા સંચાલિત પ્રક્રિયા સ્વયંસંચાલન અને ડેટા આધારિત શ્રેષ્ઠ પ્રોડક્ટ જેનો આપણે અમલ કરવા માટે વિવિધ યોગ્ય વિશ્લેષણાત્મક તકનીકોની જરૂર છે વૅલ્યુ ચેઇનમાં વિવિધ એપ્લિકેશનો આર એન્ડ ડી માટે વિશ્લેષણો ખાસ કરીને કોઈ ચોક્કસ ઉત્પાદનની વપરાશ લાક્ષણિકતાઓને સમજવા માટે ઉપયોગી છે અને પછી તે વિશ્લેષણમાંથી પેદા થતી ઇન્ટેલિજન્સ તે આંતરદૃષ્ટિને ઉત્પાદનના આગામી ચક્રમાં ફીડબેક કરો તેથી આર એન્ડ ડી માટે વિશ્લેષણો પણ ઉપયોગી છે ઉત્પાદન અને કામગીરી માટે ઓંદ્યોગિક પ્રક્રિયાઓ માટે પ્રીડીકટીવ મેઈન્ટેનન્સ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ્સ અને વર્તમાન કામગીરીઓમાંથી એકત્રિત ડેટાના આધારે મશીન પરિમાણોને શ્રેષ્ઠ કરવા માટે આઇઆઇઓટી વિશ્લેષણો મહત્વપૂર્ણ છે તેવી જ રીતે લોજિસ્ટિક્સ અને સપ્લાઇ ચેઇન સપ્લાય ચેન ઓપ્ટિમાઇઝેશન ફ્લીટ મૅનેજમૅન્ટ ઘટાડાને શ્રેષ્ઠ કરવા ફ્લીટ મૅનેજમૅન્ટમાં પરિવહન અને બળતણ ખર્ચને શ્રેષ્ઠ કરવા માટે તમારે ડેટામાંથી ઇન્ટેલિજન્સ મેળવવાની જરૂર પડે છે અને તેવી જ રીતે માર્કેટિંગ અને વેચાણ માટે કોઈ ચોક્કસ ઉત્પાદનના યોગ્ય અપગ્રેડ સૂચવવા માટે પણ તમે વપરાશકર્તાઓના વર્તનના આધારે વિશ્લેષણો જરૂર કરો છો જેથી વિશ્લેષણો વિવિધ મોરચામાં મહત્વપૂર્ણ છે તેથી ચાલો હું ફક્ત વિમાનનો દાખલો લઈઉં તેથી વિમાનનો કાફલો તમે જાણો છો તેમ દરેક વિમાન જુદાજુદા ફ્લાઇટ ડેટા રેકોર્ડરથી સજ્જ છે આ ફ્લાઇટ ડેટા રેકોર્ડર જે તે ફ્લાઇટમાંથી આવતા ડેટાની નોંધ કરે છે વિવિધ ભાગોમાંથી વિવિધ વિમાનના જુદા જુદા ઘટકોમાંથી આ ડેટા રેકોર્ડર સંગ્રહિત કરે છે આ ડેટા સેન્સર ડેટા હોઈ શકે છે અને બીજા આવતા અન્ય ડેટા આ ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં સંગ્રહિત કરવામાં આવે છે આને સંગ્રહિત કરવામાં આવશે દરેક વિમાનના ટેરાબાઇટ્સ રો ડેટા દરેક વિમાનના સાચા ટેરાબાઇટ્સ માટે બનાવવામાં આવે છે તેથી વિશાળ સંખ્યામાં ડેટા સંગ્રહિત થાય છે તેથી જો તમે આ ડેટામાંથી ઇન્ટેલિજન્સ મેળવતા નથી તો તમને અર્થ ન મળે તો આ ડેટા નકામોં હશે તેથી શું કરવામાં આવે છે વિશ્લેષણોના વિવિધ પ્રકાર જેવા કે આગાહીશીલ સૂચનાત્મક વિશ્લેષણો આગાહીયુક્ત વિશ્લેષણો વિમાન અને એન્જિનના નમૂનાઓ અને ભવિષ્યમાં શું થઈ શકે છે તે અંગેની આગાહી કરતી ઓપરેશનલ ડેટાના આધારે તમારી સાથે વ્યવહાર કરે છે જેથી ઇમરજન્સી લેન્ડિંગ લઈ શકે અને કેપ્ટન દ્વારા ચોક્કસ વિમાન માટે આપત્તિ ટાળી શકાય છે તેથી પ્રિસ્ક્રિપ્ટિવ વિશ્લેષણો મૂળભૂત રીતે ખામીના કારણો કન્ડિશન ટ્રેન્સ બળતણ કાર્યક્ષમતા અને આનાથી વધુ સાથે ડીલ કરે છે તેથી આગાહીયુક્ત અને પ્રિસ્ક્રિપ્ટિવ વિશ્લેષણ વ્યવસાય આંતરદૃષ્ટિ મેળવવામાં સહાય કરે છે અને તેનાથી વધુ જેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ફક્ત આ એક જ ઉદાહરણ છે જ્યાં વિશ્લેષણો ખૂબ મહત્વપૂર્ણ છે તેથી આ સાથે આપણે આ વિશેષ વ્યાખ્યાનનો અંત લાવીએ છીએ આ એવા કેટલાક સંદર્ભો છે જેનો તમે સંદર્ભ લઈ શકો છો અહીં આ વ્યાખ્યાનમાં આપણે વિશ્લેષણોના મહત્વ વિશે વાત કરી અમે વિવિધ પ્રકારના વિશ્લેષણોના વર્ગીકરણ અને વિશ્લેષણો માટેની વિવિધ પદ્ધતિઓ વિશે વાત કરી આપણે મશીન લર્નિંગ ડિપ લર્નિંગ પદ્ધતિઓ અને જે ઉપલબ્ધ છે તે વિશે વાત કરી આપણે એક ઉદાહરણ પણ જોયું જ્યાં વિશ્લેષણો ખૂબ ઉપયોગી થાય છે તેથી આ તે સંદર્ભો છે જેમાંથી તમે પસાર થઇ શકતા હતા અને આની સાથે અંત આવે છે